ચાલો આપણે કેટલાક ઉદાહરણો કરીને ટેમ્પરેચર કોફિસીયન્ટને વધુ સારી રીતે સમજવાનો પ્રયત્ન કરીએ પરંતુ એ પહેલાં ચાલો આપણે વેરીએબલોને નામ આપીએ હવે ISC નો ટેમ્પરેચર કોફિસીયન્ટ આપણે તેને αi તરીકે કહીશું VOC નો ટેમ્પરેચર કોફિસીયન્ટ આપણે તેને αv તરીકે કહીશું અને પીક પાવરના ટેમ્પરેચર કોફિસીયન્ટને αp તરીકે કહીશું આ વિશિષ્ટ ઉદાહરણ માટે તમે જોશો કે કરંટનો ટેમ્પરેચર કોફિસીયન્ટ 0 045 પર ડીગ્રી કેલ્વિન છે અને VOC નો ટેમ્પરેચર કોફિસીયન્ટ 0 34 પર ડિગ્રી કેલ્વિન છે અને પાવરનો αp 0 47 પર ડિગ્રી કેલ્વિન છે તો આ સંખ્યાઓનો અર્થ શું છે અને તેઓ સમગ્ર વોલ્ટેજ કરંટ અને પાવરને કેવી અસર કરે છે તે જ આપણે હવે જોવા માંગીએ છીએ મેં અહીં બતાવેલ IV કેરેક્ટરીસ્ટિક ધ્યાનમાં લો IV કેરેક્ટરીસ્ટિક જે લાલ રંગમાં છે તે 250 C અથવા 2980 કેલ્વિન તાપમાને કેરેક્ટરીસ્ટિક રજૂ કરો તો આ સ્ટાન્ડર્ડ તાપમાન છે અને આ એક લીલામાં છે ચાલો એને 400 C એ કહીયે હવે આપણે ડેટા શીટ માંથી સ્ટાન્ડર્ડ તાપમાને અને ઇન્સોલેશને ઓપન સર્કિટ વોલ્ટેજ અને શોર્ટ સર્કિટ કરંટ જાણીએ અને આ કિંમત ડેટા શીટમાંથી 36 72 વોલ્ટ અને ISC 8 99 એમ્પ્સ તરીકે આ બધું જ ડેટા શીટ પર થી આપવામાં આવ્યું છે હવે આપણે 400 કર્વ પર VOC શું છે તે અને 400 કર્વ માટે ISC પણ શોધવાની જરૂર છે ડેટા શીટમાં આ ખાસ સેલ માટે સ્ટાન્ડર્ડ તાપમાને અને ઇન્સોલેશને કર્વ માટે પીક પાવર 240 વોટ્સ પીક આપવામાં આવે છે આપણે અનુમાન લગાવવાની જરૂર છે કે કર્વ માટે પીક પાવરનું મૂલ્ય શું છે જે 400 C તાપમાન રજૂ કરે છે ચાલો હું પ્રશ્નાર્થ ચિન્હોને અર્થપૂર્ણ વેરીએબલો દ્વારા બદલુ તેથી અહીં આપણે જે અંદાજ કરવાની જરૂર છે એ 400 C એ શોર્ટ સર્કિટ કરંટ 400 C એ પીક પાવર અને 400 C એ VOC છે ISC 400 C એ શોર્ટ સર્કિટ કરંટ છે જે 250C સ્ટાન્ડર્ડ તાપમાન પર શોર્ટ સર્કિટ કરંટ Δi બરાબર છે તેવી જ રીતે VOC 400 C એ 250C સ્ટાન્ડર્ડ તાપમાને VOC a Δv છે અને પાવર મેક્સ પાવર અથવા 400 C એ પીક પાવર એ 250C સ્ટાન્ડર્ડ તાપમાને પીક પાવર a Δp દ્વારા આપવામાં આવે છે આપણે ડેટા શીટ ટેમ્પરેચર કોફિસીયન્ટ પરિમાણોનો ઉપયોગ કરી Δi Δv Δp મૂલ્યો શોધવાની જરૂર છે ISC નો ટેમ્પરેચર કોફિસીયન્ટ αi એ ISC માં ફેરફાર ભાગ્યા સ્ટાન્ડર્ડ તાપમાને ISC ગુણ્યા 100 દ્વારા આપવામાં આવે છે તેથી જેનો અર્થ છે કે આ બધી વસ્તુ પ્રતિ ડિગ્રી ફેરફાર સાથે ટકા સ્વરૂપમાં રૂપાંતરિત થાય છે તેથી આ એ છે કે તે કેવી રીતે ડેટા શીટ પ્રમાણે વ્યાખ્યાયિત થયેલ છે અને શોર્ટ સર્કિટ કરંટ માટે આ મૂલ્ય આપણે જોયું તે રીતે 0 045 પર ડિગ્રી કેલ્વિન તરીકે આપવામાં આવે છે ફરીથી ગોઠવતા ISC માં ફેરફાર જે આપણે Δi વડે સૂચવિશું એ ISC નો ટેમ્પરેચર કોફિસીયન્ટ αi ગુણ્યા 250C સ્ટાન્ડર્ડ તાપમાને ISC ગુણ્યા તાપમાનમાં ફેરફાર ΔT ભાગ્યા 100 એમ્પ્સ તેથી આ ISCમાં ફેરફાર થશે હવે હું તેને ISC ના સમીકરણમાં મુકીશ આપણે 400 Cએ ISC શોધીશું જે 250C એ ISC Δi બરાબર થાય Δi ને આની જેમ બદલી શકાય છે αi એ ISC નો ટેમ્પરેચર કોફિસીયન્ટ ડેટા શીટમાં આપેલ છે ગુણ્યા 250C રેફરન્સ તાપમાને ISC ગુણ્યા તાપમાનમાં ફેરફાર ΔT ભાગ્યા 100 હવે જો તમે કોમન ફેક્ટર તરીકે 250C એ ISC ને બહાર લેશો તો તમને આ ખાસ ટર્મ 1 αi ΔT 100 મળશે આ બધા પરિમાણો માટે ડેટા શીટમાં આપેલ કિંમત અહીં મુકતા આપણે 400 Cએ શોર્ટ સર્કિટ કરંટ ISCની કિંમત મેળવી શકીએ છીએ ડેટા શીટમાં આપ્યા મુજબ 250C એ ISC ની કિંમત 8 99 એમ્પ્સ αi 0 045 પર ડિગ્રી કેલ્વિન તાપમાને સ્ટાન્ડર્ડ તાપમાન 250Cઅને વધેલું તાપમાન 400 C ભાગ્યા 100 અને તે તમને 8 9968 250C એ અનુરૂપ કરંટ મુલ્ય કરતા 0 0068 વધારે મૂલ્ય આપશે સમાન લાઇનો સાથે 400 C એ ઓપન સર્કિટ વોલ્ટેજ એ 250 C સ્ટાન્ડર્ડ તાપમાને ઓપન સર્કિટ વોલ્ટેજ વોલ્ટેજમાં ફેરફાર Δv દ્વારા આપવામાં આવે છે હવે આ વોલ્ટેજમાં ફેરફાર ΔV એ ડેટા શીટ કિંમતનો ઉપયોગ કરીનેVOC નો ટેમ્પરેચર કોફિસીયન્ટ ગુણ્યા 250 C એ VOC ગુણ્યા તાપમાનમાં ફેરફાર ભાગ્યા 100 દ્વારા મેળવી શકાય છે કોમન ફેક્ટર ને બહાર લાવતા સ્ટાન્ડર્ડ તાપમાને VOC ગુણ્યા 1 α v x ΔT 100 મળે તેથી જો આપણે ડેટા શીટની કિંમતોમાંથી કિંમતોને મુકતા સ્ટાન્ડર્ડ તાપમાને VOC 36 72 વોલ્ટ VOC માટે αv 0 34 તરીકે આપવામાં આવે છે માયનસ નોંધો કારણ કે તાપમાન વધતા VOC ઘટે છે તાપમાનમાં વધારો 40 માઇનસ 250 જે 150 C ભાગ્યા 100 છે તેથી આ રકમ અહીં 0 051 જેટલી છે જે ઓપન સર્કિટ વોલ્ટેજને નીચે ખેંચીને 34 847 વોલ્ટ્સ સુધી ઘટાડે છે જેથી તાપમાનમાં વધારો થવાથી ઓપન સર્કિટ વોલ્ટેજ ઘટશે એવી જ રીતે પીક પાવર કિંમત પણ 400 C એ Pm એ 250 C એ Pm ΔP દ્વારા આપવામાં આવે છે ΔP કિંમત એ પાવર નો ટેમ્પરેચર કોફિસીયન્ટ αp ગુણ્યા 250 C એ Pm ગુણ્યા ΔT ભાગ્યા 100 દ્વારા દર્શાવવામાં આવે છે સાદુંરૂપ આપતા આપણી પાસે 250 C એ Pm થી 1 α p ΔT 100 છે હવે જો તમે ડેટા શીટ કિંમતો મૂકો તો 250 C એ Pm 240 વોટ પીક છે ડેટા શીટમાંથી 1αp એ 0 47 x 0 C તાપમાનમાં વધારો 100 તરીકે આપવામાં આવે છે તેથી આ ભાગ નેગેટીવ બનશે તે 0 0705 છે જે પીક પાવરની કિંમતને 223 વોટ પીક નીચે ખેંચશે તેથી અહીં ફરીથી તમે જોશો કે તાપમાનમાં વધારા સાથે પીક પાવરનું મૂલ્ય નીચે આવશે